બધા ને નમસ્કાર છેલ્લા લેક્ચરમાં અમે આ એડવાન્સ્ડ મેટઓને આવરી લીધા છે હવે આ લેક્ચરમાં આપણે સોલિડ વર્ક્સમાં ઉપલબ્ધ મિકેનિકલ મેટ વિશે જઈશું મિકેનિકલ મેટમાં આપણે અહીં કેમ મેટ સ્લોટ મેટ હિન્જ ગિઅર રેક અને પિનિઅન સ્ક્રૂ અને યુનિવર્સલ જોઈન્ટ જોઈ શકીએ છીએ આમાંથી આપણે પહેલાથી જ હિન્જ મેટ અને ગિયર મેટને આવરી લીધું છે તેથી હવે આ લેક્ચરમાં આપણે આ કેમ મેટથી શરૂ કરીશું તેથી આ કેમ મેટ માટે મેં આ અહીં કેટલાક પાર્ટ લોડ કર્યા છે જે તમે અહીં જોઈ શકો છો તેથી આ વિશિષ્ટ પાર્ટને કેમ કહેવામાં આવે છે આ કેમ સપાટી છે અને આ તેના માટે ફોલોવર છે ચાલો આપણે એસેમ્બલ કરીએ આપણે આ ફોલોવરને આના પર ફિક્સ કરીશું તેથી હવે અહીં આપણી પાસે આ કેમ છે જે રોટેટેબલ છે અને આ શાફ્ટની સાથે ફેરવી શકાય છે અને આપણી પાસે ફોલોવર છે જે અહીં આગળ વધી શકે છે આ પ્રકારના કેમ્સ સામાન્ય રીતે પિસ્ટન સિલિન્ડર એન્જિનોમાં વપરાય છે જેનો ઉપયોગ સામાન્ય રીતે વાલ્વ ખોલવા માટે થાય છે તેથી કેમ મિકેનિઝમમાં આપણે મેટ પર જઈશું તે પછી મિકેનિકલ મેટ આ કેમ ફોલોવર મેટ કરવા માટે બે વસ્તુ પૂછે છે જે કેમ પાથ છે જે આ સપાટી અને ફોલોવર હોવાનું માનવામાં આવે છે આ ફોલોવર માટે તે બિંદુ કે જે આ કેમ પાથ પર પડેલો હોવો જોઈએ ચાલો આપણે ફક્ત તે સેન્ટર પસંદ કરીએ તમે ok ક્લિક કરો તેથી હવે આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ આને ફેરવીએ તેમ તમે જોઈ શકો છો આ ફોલોવર આ કેમની સપાટી સાથે જોડાયેલ છે તેથી અહીં આ કેમ મેટને મદદ કરે છે તેથી આ મિકેનિકલ મેટ માં ઉપલબ્ધ કેમ મેટ હતું તેથી આગામી એક આ સ્લોટ છે તેથી તેના માટે આપણે કેટલીક અન્ય જ્યોમેટ્રી લોડ કરીશું અને ચાલો આપણે આને દૂર કરીએ આપણે કોમ્પોનન્ટ ઇન્સર્ટ કરીશું અહીં મારી પાસે હસતો ચહેરો પ્રકારની વસ્તુ સાથે આ કોમ્પોનન્ટ છે અને આપણે ફક્ત આની એક નકલ બનાવીશું તેથી આ ભાગમાં એક સ્લોટ છે તેથી આ સ્લોટ આપણને બે સ્લોટ અથવા સ્લોટ અથવા પિનને એક બીજામાં ગોઠવવા દે છે ચાલો આપણે ફક્ત આ જોઈએ આપણે મેટ પર જઇશું આ મિકેનિકલ મેટ પછી આ આપણે સ્લોટ પસંદ કરીશું તેથી આ સ્લોટ માટે આપણે સ્લોટ અને આ સ્લોટ બે પસંદગીઓ કરવાની જરૂર છે તેથી આ સ્લોટ હવે બીજા સ્લોટ પર ફિક્સ થઈ ગયો છે ચાલો ચાલો આપણે આને ફિક્સ કરીએ અને આપણે જોઈ શકીએ છીએ કે આ બીજા સ્લોટની લાઈનમાં ખસે છે તેથી તેને વધુ સારું બનાવવા માટે અમે આ બંનેને જોડીશું તેથી તમે અહીં જોઈ શકો છો કે આ બંનેના સ્લોટ્સ એકબીજા સાથે ગોઠવાયેલ છે અને તેઓ બીજી સપાટી પર રોલ કરે છે અમે આમાં એક પિન પણ ફિક્સ કરી શકીએ છીએ ચાલો આપણે ફરીથી મેટ પર જઈએ આપણે એક સ્લોટ પસંદ કરીશું આપણે આ સપાટી અને આ પિન એમ બે વસ્તુઓ પસંદ કરીશું હવે તમે જોઈ શકો છો કે આ પિન આમાં ફિક્સ છે અને આ પિન સ્લોટમાં આગળ પણ ખસી શકે છે આ સ્લોટ મિકેનિઝમ હતી તેથી અહીં ઉપલબ્ધ આગળનો મેટ એ હિન્જ મિકેનિઝમ છે જેને આપણે પહેલાથી આવરી લીધું છે અમે પહેલેથી જ આવરી લીધું છે હવે અમે આ ગિયર મેટ પર જઈશું મને ગિયરના મેટ માટેના કેટલાક પાર્ટ લોડ કરવા દો અહીં આપણી પાસે આ ગિઅર છે અને ત્યાં તેનું હાઉસિંગ છે તેથી ચાલો પહેલા આ હાઉસિંગ સેટ કરીએ તેથી હું થોડો ઝડપી થઈશ આ એસેમ્બલી કરતી વખતે તેથી ફોલો કરવા વિનંતી અહીં આપણી પાસે આ એક્સેલની ફરતે રોટેટ થતો આ એક સ્પુર ગિયર છે તેથી આપણે તેમાંથી બીજાની જરૂર છે તેથી હું તેની એક કોપી કરીશ અને ફરી એક જ પ્રક્રિયાનું કરીશ તેથી અહીં આપણી પાસે બે ગિયર સેટઅપ છે હું તેને ફ્લોટિંગ કરીશ જેથી આપણે અહીં ખસેડી શકીએ તેથી આપણે આ રોટેશનને અલાઈન કરવા માગીએ છીએ અને આનાથી બીજાના રોટેશનને અસર થશે આપણે તે માટે પ્લેનમાં તેને સેટ કરવું પડશે તેથી આપણે આ બે ફેસ પસંદ કરીશું આપણે મેટ પર ક્લિક કરીશું અને આપણે તેને કોઇન્સિડન્ટ ગોઠવીશું ક્લિક ok તેથી હવે આ બંને એક જ પ્લેનમાં છે તેને કોનસ્ટંટ ડીસ્ટન્સ બનાવવા માટે અમે ઇચ્છીએ છીએ કે આને કોનસ્ટંટ ડીસ્ટન્સ પર ફિક્સ કરવામાં આવે તેથી આ માટે આપણે એક્સિસ પર જઈશું તેથી આ બે એક્સલની અક્ષો આપણે મેટ કરી શકીએ છીએ અહીં તે કોઈન્સાઈડ થાય છે જેથી તેઓ એકબીજા સાથે કોઈન્સાઈડ રહેશે પરંતુ તે પહેલાં આપણે આ સ્થાનોને યોગ્ય અંતરે પસંદ કરવું પડશે તેથી આપણે તેમને ખૂબ સરસ રીતે ગોઠવીશું તમે તમારો સમય લઈ શકો છો અને અમે આ રીતે અલાઈન કરીશું તેથી હવે ફરીથી આપણે સેન્ટર શાફ્ટને કોઈન્સાઈડ બનાવીશું અને અહીં આપણી પાસે આ ઓફસેટ છે ક્લિક કરીશું અને તે આપમેળે તેની પાછલી સ્થિતિમાં ફરીથી સ્થાપિત થશે અને તેને લોક કરીશું હવે જો આપણે ok પર ક્લિક કરીએ તો આપણે એક્સિસને છુપાવીશું તેથી આપણે અહીં આ ખસતા જોઈ શકીએ છીએ કારણ કે આ શાફ્ટ અહીં ફિક્સ નથી તેથી આપણે તેને ફિક્સ કરવાની જરૂર છે ચાલો આપણે તેને સારી રીતે મૂકીએ અને આપણે શાફ્ટને ફિક્સ કરીશું આપણે આને ખસતા જોઈ શકીએ છીએ અને આ પણ તેમ છતાં હજી સુધી કોઈ સંબંધ નથી તેથી આ સંબંધ આ ગિઅર મેટ દ્વારા દર્શાવવામાં આવ્યું છે જે મિકેનિકલ મેટમાં ઉપલબ્ધ છે જે આપણે મેટ પર જઈશું મિકેનિકલ મેટ ફક્ત પસંદગીને દૂર કરો અને ગિઅર મેટમાં અમે બે ત્રિજ્યા પસંદ કરીશું જે આ અને આ છે તેથી આ ગિયર મેટ આપમેળે આ બંને વચ્ચેના ગુણોત્તરને શોધી કાઢે છે તેણે ગિયર અને પિનિયન વચ્ચેનો ગુણોત્તર શોધી કાઢ્યો છે અને જેમ તમે ok ક્લિક કરો છો ત્યારે તે તેને લિંક કરશે તેથી જેમ આપણે આ ગિયરને તે દિશામાં ખસેડી રહ્યા છીએ તે આપમેળે તે બીજા પર ટ્રાન્સફર થાય છે તેથી બીજો કેસ પણ એમ જ છે જો કે આ કેસમાં આપણે આ દિશાને પલટી શકીએ છીએ કદાચ એપિસેન્ટર ગિયર્સ અને અન્યના કિસ્સામાં જો કે આપણે આ દિશાઓને પલટી કરી શકીએ છીએ તેથી આપણે ત્યાં જઈશું જ્યાં આપણે એક વિકલ્પ રિવર્સ જોઈ શકીએ તેથી જે હવે તપાસે છે તેથી આ બંને એક જ દિશામાં આગળ વધી રહ્યા છે તેથી આ એક ગિયર મેટ છે તેથી હવે પછીનો મેટ આપણે ચર્ચા કરીશું તે છે રેક અને પિનીઅન તેના માટે હું એક જ્યોમેટ્રી લોડ કરીશ ઇન્સર્ટ કોમ્પોનન્ટ હું ફક્ત એક રેક અને પિનિઅન લોડ કરીશ અહીં અમારી પાસે આ રેક છે અને તેની ઉપર આ પિનિયન છે તેથી આ રેક અને પિનિયન પરવાનગી આપે છે આ રેક અને પિનિયન આનો હેતુ રાખે છે કારણ કે આ પિનિયનની ગતિ આ રેકનું ટ્રાન્સલેટ કરશે આ સામાન્ય રીતે કન્વેયર બેલ્ટમાં વપરાય છે તેથી ચાલો આપણે આ રેક અને પિનિયન સેટ કરીએ હું આને એક બીજા ઉપર ગોઠવીશ તેથી આ રેક અને પિનિયન માટે હું આ મિકેનિકલ મેટ પર જઈશ હવે હું રેક અને પિનિયન પસંદ કરીશ તેથી પહેલા આ રેકની લંબાઈ પસંદ કરવા માટે પૂછશે તેથી આ રેક માટે હું ફક્ત આ રેકની છેલ્લી એજ પસંદ કરીશ અને અભિપ્રાય માટે આ માટે પિચ ડાયામીટર પસંદ કરવાનું શ્રેષ્ઠ છે જો કે આપણે હમણાં પીચ ડાયામીટર જોઈ શકતા નથી તે જોવા માટે આપણે એક વસ્તુ કરીશું આપણે પાર્ટ ડીટેલ પર જઈશું અને આપણે આ ટુથ કટને સિલેક્ટ કરીશું જે તેને શો કરશે તેથી હવે તમે આ પિનિયનના ટુથ કટ જોઈ શકો છો આપણે આને અલાઈન કરીશું તેથી હવે અમે ફરીથી આ રેક અને પિનિયન મેટ પર જઈશું તેથી હવે અમે ફરીથી આ રેકને પસંદ કરી શકીએ છીએ અને આ પિચ ડાયામીટર હું ok ક્લિક કરીશ જો કે આ અન્ય દિશાઓમાં પણ આગળ વધી શકે છે તેથી આ માટે આપણે આ એક્સિસને ફિક્સ કરવાની જરૂર છે જેને આપણે જોઈ શકીએ છીએ આ ઉપરની દિશામાં આગળ વધી શકે છે તેથી આને ફિક્સ કરવા માટે અમને આ સ્થિતિમાં લોક કરવાની જરૂર છે તેથી તે માટે હું આ બંનેને સરસ રીતે ગોઠવીશ જેમ કે આપણે આ ગિયરમાં કર્યું છે તેથી હવે આપણે એક્સિસ શો કરવા માટે તે પસંદ કરીશું આપણે આ એક્સિસ પસંદ કરીશું અને આ મેટનો બેઝ પસંદ કરીશું અને આપણે તેને કોઇન્સડનટ બનાવીશું અને એક ઓફસેટ પર તેથી હવે જેમ કે આ પિનિયન આગળ વધે છે તમે આ ફરતા જોઈ શકો છો જો આપણે તેને લોક કરીએ અને આપણે આ રેકને ખસેડીશું તો આપણે આ ફરતા જોઈ શકીશું તેથી હવે જો આપણે આ પિનિયન ખસેડીએ તો આપણે આ ફરતું જોઈ શકીએ છીએ આપણે ગિયર એસેમ્બલીની જેમ દિશા પણ પલટાવી શકીશું તેથી આ એક રેક અને પિનિયન મોશન હતી તેથી અહીં આગામી ઉપલબ્ધ મિકેનિકલ મેટ એક સ્ક્રુ છે આ સ્ક્રુ આપણે પહેલાથી આવરી લીધું છે હવે આપણે આ યુનિવર્સલ જોઈન્ટને ચકાસીશું જો કે એસેમ્બલીઓમાં આનો વારંવાર ઉપયોગ કરવામાં આવતો નથી કારણ કે તે કરવા માટે ઘણા બધા રાઉન્ડ અબાઉટ છે તો ચાલો ફક્ત નિદર્શન માટે આપણે ફક્ત આ તપાસીશું આપણે યુનિવર્સલ જોઈન્ટ પર જઈશું આપણે કેટલાક પાર્ટ આયાત કરીશું હું સેટઅપ માટે આને એસેમ્બલ કરીશ ફક્ત ક્લિક કરો તેથી અહીં આપણી પાસે આ બે કાર્બ શાફ્ટ કપલર્સ છે જેને સામાન્ય રીતે યુનિવર્સલ જોઈન્ટ કહેવામાં આવે છે તેથી આપણે જેની જરૂરિયાત છે તે આની મોશન અલાઈન કરવી છે આ વિશિષ્ટ શાફ્ટમાં ટ્રાન્સફર કરવા માટે તે માટે આપણે સૌ પ્રથમ આને સરસ રીતે ગોઠવીશું હવે હું મેટ પર જઈશ ત્યારબાદ મિકેનિકલ મેટ અને યુનિવર્સલ જોઈન્ટ પર આપણે બંને બોડીઓ પસંદ કરીશું આ અને આ ok ક્લિક કરો તેથી હવે તમે જોઈ શકો છો કે આપણે આમાંથી કોઈ એક ફેરવીએ છીએ બીજો શાફ્ટ જેની સાથે કપલડ છે અને સારી રીતે ફરે છે તેથી આ યુનિવર્સલ જોઈન્ટ છે તેથી હવે આપણે મિકેનિકલ મેટ માં ઉપલબ્ધ બધા મેટ સમાપ્ત કર્યા છે અમે અગાઉના લેક્ચરોમાં આ એડવાન્સ્ડ અને સ્ટાન્ડર્ડ મેટને પણ આવરી લીધું છે તેથી ચાલો આપણે ફક્ત આ મિકેનિકલ મેટને રિવાઇઝ કરીએ આપણે એક સરળ એસેમ્બલી પર કામ કરીશું જેમાં આના કેટલાક લોકપ્રિય મેટઓનો સમાવેશ થશે તેથી આપણે એક ઉદાહરણ પ્રોબ્લેમ ઇન્સર્ટ કરીશું હવે એક ઉદાહરણ પ્રોબ્લેમમાં આપણે તાજેતરમાં ભણેલા આ મિકેનિકલ મેટને જોઈશું તેથી મેં આ ચોક્કસ પાર્ટને લોડ કર્યા છે જે આપણે તાજેતરમાં શીખ્યા છે તે મિકેનિકલ મેટને દર્શાવશે તો ચાલો આપણે પ્રદર્શન તરીકે તેને એસેમ્બલ કરવાનો પ્રયત્ન કરીએ તેથી અહીં આપણી પાસે ચેસિસ છે તેથી તે તમામ રેક્સને ફિટ માઉન્ટ કરે છે આ એક રેક પિનિયન બેવલ ગિયર શાફ્ટ કેમ અને શાફ્ટ છે તેથી આપણે તેને ઝડપથી પૂર્ણ કરીશું આપણે આ રોડને અહીં ફીક્સ કરીશું અમે આ બેવલ ગિયર ગોઠવીશું હવે આ માટેનો કાઉન્ટર પાર્ટ તેથી અહીં આપણે આ એસેમ્બલી પૂર્ણ કરી છે જો કે આનો મિકેનિકલ મોશન ભાગ હજી સુધી ફીક્સ નથી તમે દરેક પાર્ટને સરસ રીતે ખસતા જોઈ શકો છો પરંતુ તે કનેક્ટેડ નથી આપણે હજી આ ફીક્સ કરવાનું બાકી છે તેથી ગિયર એસેમ્બલીની જેમ આ માટે આપણે તેમને સારી રીતે ગોઠવવા પડશે હું આ દિશામાં આને ફીક્સ કરીશ હવે હું આ સ્થિતિને લોક કરીશ હું આ ફેસને મેટ માટે પસંદ કરીશ જેમ આપણે આ ગિયર એસેમ્બલીમાં કર્યું હતું અને આપણે ઓફસેટ ક્લિક કરીશું ok તેથી તે આ માટે ફીક્સ છે તે જ રીતે આમાં આપણને રેકમાં પણ આની જરૂર છે તેથી ચાલો આપણે રેકની સ્થિતિને ફીક્સ કરીએ અને આ ઉંચાઈ માટે હું આ એજ અને આ એજને ઓફસેટ સાથે કોઈનસાઈડ બનાવવા માટે પસંદ કરીશ હું એક ઓફસેટ પસંદ કરીશ તેથી હવે આપણે આ મિકેનિકલ મેટને અલાઈન કરીશું તેથી આપણે મેટ પર જઈશું પછી મિકેનિકલ મેટ હું ગિયર પર જઇશ હું આ બંને વચ્ચે સંબંધ સેટ કરીશ તેથી પ્રથમ આ શાફ્ટને આ બેવલ ગિયરમાં મોશનને ટ્રાન્સલેટ કરવું પડશે હું આ આંતરિક શાફ્ટની એજ અને આ બાહ્ય શાફ્ટની એજ પસંદ કરીશ ok ક્લિક કરો તેથી હવે આ શાફ્ટને ફેરવવા પર તમે ગિયર ફરતા જોઈ શકો છો હવે અમે આ બંને મેટઓ વચ્ચે ફરીથી સંબંધ બનાવીશું તેથી ચાલો આ કહીએ આ અને ગિયર ડાયામીટરનું અંતર ફક્ત આ એજને પસંદ કરો હું આને ઝૂમ કરીશ આ એજ અને અન્ય બેવલ લેયર માટે આ એજ હવે તે આપમેળે આ બંને વચ્ચેનો ગુણોત્તર શોધી કાઢશે અને તે અલાઈન થઈ ગઈ છે હવે તમે જોઈ શકો છો કે આ લોવર બેવલ ગાઇડ રોટેટ થાય છે તે અન્ય એક સાથે ગોઠવાયેલ છે તેથી હવે તે જ રીતે મારે આ ગિઅરને આ શાફ્ટ સાથે અલાઈન કરવો પડશે તે હાઉસિંગ છે જે ફરીથી મેટ થાય છે આપણે આ ગિયર પર જઈશું ok હવે આ શાફ્ટને ટ્રાન્સલેટ કરવો પડશે ગિયર પર જાઓ આ શાફ્ટ અને આ બીજાની એજ પસંદ કરો તેથી આપણે આને રોટેટ થતા જોઈ શકીએ છીએ અને આ શાફ્ટની સાથે આ પણ રોટેટ થાય છે તેથી હવે ફરીથી આપણે આ પાવરને ઉપલા ગિયરમાં ટ્રાન્સમીટ કરવો પડશે હવે તે જ રીતે હું આ ગિયર મેટ માટે આ એજ પસંદ કરીશ આ એજને અને આ એજ ક્લિક કરો આપણે તેનો ડાયામીટર રેશિયો જોઈ શકીએ છીએ ડાયામીટર રેશિયો આ બંને માટે સમાન છે તેથી જેમ આપણે ખસેડીએ આ રોટેટ થાય છે જો કે રેક હજી પણ ફીક્સ કરવાની છે તેથી આ રેક માટે હું મેટ પર જઈશ અને આપણે મિકેનિકલ મેટ પર જઈશું અને તમે જાણો છો કે આ રેક અને પિનિયન આ રેકની એજની લંબાઈ માટે પૂછે છે અને આ પિનિયન હવે પસંદ કરશે આપણે આને અંદાજિત પસંદ કરીશું અને હવે તમે આ મુવ કરતા જોઈ શકો છો તેથી આપણે જોઈ શકીએ છીએ કે આ શાફ્ટ રોટેટ થાય છે તો આ બધા પાર્ટ મુવ થાય છે તેમ છતાં કેમ હજી પણ ફીક્સ કરવાની જરૂર છે તેથી આપણે ઝડપથી આ કેમ મેટ પર જઈશું આપણે આ કેમ પાથ અને કેમ ફોલોવર પસંદ કરીશું આ કેમ ફોલોવર માટે આપણે આની બિંદુ પસંદ કરવાની જરૂર છે તો આપણે આ પસંદ કરીશું અને OK ક્લિક કરીશું તેથી હવે આ રોટેટ પણ થાય છે જો કે આ હજી સુધી આ ગિયર સાથે જોડાયેલ નથી તેથી આ કેમ ડાયામીટરને આ શાફ્ટ પર પસંદ કરવા માટે આપણે ફરીથી ગિયર મેટની જરૂર છે હવે તે અન્ય ગિયર્સ સાથે સારી રીતે જોડાયેલ છે તેથી હવે તમે જોઈ શકો છો કે આ શાફ્ટ આ બધામાં પાવર ટ્રાન્સમીટ કરે છે અને આ મિકેનિકલ મેટ નો ઉપયોગ કરીને આ તમામ પાર્ટમાં પાવર ટ્રાન્સમીટ કરે છે જો કે આ હેન્ડલ હજી સુધી ફીક્સ નથી તેથી કારણ કે આપણે આમાંથી આ શાફ્ટમાં પાવર ટ્રાન્સમિટ કર્યું નથી તેથી આપણે આ પણ કરી શકીએ તેથી ફરી એકવાર આપણે આ ગિયર મેટ પર જઈશું મિકેનિકલ મિકેનિકલ મેટ પછી ગિયર મેટ હું પસંદ કરીશ આપણે આંતરિક ભાગ જોવા માટે આ પારદર્શક બનાવવું પડશે હું પસંદ કરીશ હવે ક્લિક OK તે ગિયર સાથે ગોઠવાયેલ છે તેથી તમે આ હેન્ડલને રોટેટ કરવાની સાથે તમે જોઈ શકો છો કે આ સોલિડ વર્ક્સમાં ઉપલબ્ધ બધા પ્રદર્શિત મિકેનિકલ મેટઓનો ઉપયોગ કરીને બધા પાર્ટ ફરી રહ્યા છે તેથી આપણે સમાન છીએ અમે આ મિકેનિકલ મેટઓને સરસ રીતે નિદર્શન કર્યું છે તેથી આ સાથે આ ટ્યુટોરીયલ સાથે આપણે સેશનના અંતમાં આવીએ છીએ અને તેથી આ સાથે આ સેશનનો અંત આવ્યો છે અને આપણે તેને અહીં પૂરું કરીશું તમારો ખૂબ ખૂબ આભાર અને તમારો દિવસ શુભ રહે